સ્થિત વિદ્યુતસ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર પરના પહેલાના લેક્ચરમાં આપણે જોયું છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ એ સમીકરણોને અહિ સંતોષે છે કે તે કોઈપણ બિંદુએ ડાયવર્જન્સ છે Err0 અને Er0 તે આપેલા બિંદુએ ચાર્જ ઘનતા સાથે સંબંધિત છે અને E ની curl હંમેશાં 0 હોય છે એટલે કે Er0 આપણને આ વિકલ સમીકરણો ની જરૂર હતી કારણ કે ત્યાં એ પરિસ્થિતિઓ હોઈ શકે છે જ્યાં ખાલી જગ્યામાં ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટેનું સૂત્ર છે આપણે પહેલેથી જ લખ્યું હતું કે Erq401r3r અથવા Er140rr r3r rdV પરંતુ આ ફક્ત ખાલી જગ્યામાં છે આવું થવાની જરૂર નથી ઉદાહરણ તરીકે જો હું ચાર્જ લઉં એમ કહો કે તે ગ્રાઉન્ડેડ ગોળાની અંદર હશે તે પછી આ ચાર્જને ધાતુના ગ્રાઉન્ડ કરેલા ગોળા દ્વારા કવચ આપવામાં આવે છે તેને કોઈ ક્ષેત્ર આપવાની જરૂર નથી જે પાછલા સૂત્ર દ્વારા આપવામાં આવે છે અને તેથી તમારે જે કરવાની જરૂર છે તે યોગ્ય બાઉન્ડ્રી શરત સાથેના તે વિકલ સમીકરણોના ઉકેલ મેળવવાના છે આપણે તેના વિશે મોડેથી થોડી વાતો કરીશું E0 EE અત્યારના સમયે હવે આપણે કર્લ સમીકરણનો અર્થ સમજીએ તેનો અર્થ શું છે આ આપમેળે આપણને વ્યાખ્યા આપવા અને તેને સમજવા તરફ દોરી જશે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ની વ્યાખ્યા આપવા તરફ આગળ વધીશું જેને ઇલેક્ટ્રિક ક્ષેત્રની સાથે સરખામણી કરવાનું સરળ છે કારણ કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે આપણી પાસે બે વિકલ સમીકરણો છે તેના માટેના સમીકરણો છે તે કર્લ છે અને તે જ ડાયવર્જન્સ છે અને આપણે જોશું કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલમાં ફક્ત સમાન સમીકરણ હશે કારણ કે આ એક અદિશ રાશિ હશે તો હવે જોઈએ કે જ્યારે કોઈ રાશિની curl શૂન્ય થાય છે એટલે કે E0 તો સ્ટોકસના પ્રમેય અનુસાર આપણી પાસે એક બંધ રસ્તો e ની રેખા સંકલન છે E dlE ds0 અને તેથી હું બે બિંદુઓ લઈશ જે 1 અને 2 છે અને હું આ માર્ગ સાથે 1 માર્ગ પસંદ કરું છું આ પાથ 1 આ માર્ગ સાથેનો બીજો માર્ગ આ પાથ 2 પછી વિકલન 1 થી 2 અનેપાથ 1 સાથે કહીએ તો E dlE ds0 12E dlalong path 112E dl અને હવે હું નિશાની બદલીશ હું આને સરવાળાની નિશાની સાથે લખીશ અને આને 2 થી 1 માં બદલીશ કારણ કે 1 થી 2 જવું એ 2 થી 1 ની બાદબાકી સમાન છે અને તેથી તે 1 થી 2 પ્લસ 2 થી 1 થાય છે 1 અને આ શરત તેનાથી ઊલટું પણ બને છે 12E dlalong 121E dlalong 2E dl0 તેથી 0 નું કર્લ આપણે જોયું છે કે જો હું બે પોઇન્ટ 1 અને 2 ની વચ્ચે મુસાફરી કરું તો સંકલન પાથથી સ્વતંત્ર છે અને તેથી હું બે બિંદુઓ 1 અને 2 ની વચ્ચે 12E dl લખી શકું છું તે પાથથી સ્વતંત્ર છે અને હું આ વિશેષ રીતે લખીશ જો હું E નું કર્લ 0 હોય તો E0 તેને નીચે મુજબ લખીશ 12E dl V2V1 Vr2V તેથી મેં આ બે પોઇન્ટ્સ 1 અને 2 લીધાં છે અને આ બંને 12E dl વચ્ચેના કોઈ પાથને પસંદ કરવાનું પસંદ કરું છું તે હંમેશાં સમાન હોય છે અને તેથી જ હું તેને આ ભૌતિક રાશિના તફાવતની જેમ માત્ર બે પોઇન્ટ માટે લખી શકું છું આપણે આ થોડું અલગ લખીએ તેથી 12E dl V2V1 Vr2V જો E0 Vr2 V 12E dl માઈનસ E એટલે શું આ તે બળ છે કે જેણે એકમ ચાર્જ q1 q11 ને સમાન રીતે ખસેડવા માટે અને સંતુલન રાખવા માટે ચાર્જ નો ઉપયોગ કરવાનો રહેશે તેથી માઈનસ E એ બળ છે જેનો ચાર્જ ધરાવતા વ્યક્તિએ સંતુલન રાખવા માટે તેનો ઉપયોગ કરવાનો રહેશે તે dl અંતરની મુસાફરી કરે છે તેથી આ dl છે આ dl છે આ dl છે આ dl છે અને સંકલન કરીએ મતલબ કે હું આ બધા dl ઉમેરું છું આ તે વ્યક્તિ દ્વારા લાગુ કરાયેલ બળ છે અને પછી તે વ્યક્તિ તેને ખસેડશે તેથી આ બાબત કાર્ય ને રજૂ કરે છે આમ 12 E dlએ કોઇપણ વ્યક્તિ દ્વારા એકમ વીજભાર ને ખસેડવા માટે કરવું પડતું કાર્ય છે અને આ V છે હું તેને સ્થિતિમાન પોટેન્શિયલ કહીશ તેથી પોઇન્ટ 2 અને 1 વચ્ચેના આ સ્થિતિમાન તફાવત એ બાહ્ય એજન્સી અથવા કોઈ વ્યક્તિ દ્વારા સંતુલન રાખીને ચાર્જને ખસેડવાનું કામ છે તેને 1 થી 2 માં ખસેડવામાં આવે છે તેને આપણે ફરીથી જોઈએ તેથી જો હું બિંદુઓ ધ્યાનમાં લઉ તો અને કોઈ વ્યક્તિ બિંદુ 1 થી બિંદુ 2 તરફ ચાર્જ ખસેડશે તો તે નીચે પ્રમાણે લખી શકાશે Vr2 V 12E dl અહીં Vr2 ને 2 પાસે આવેલું સ્થિતિમાન કહેવાય છે અને V ને 1 પાસે આવેલું સ્થિતિમાન કહેવાય છે તેથી બે બિંદુઓ વચ્ચે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તફાવત એ 1 અથવા 2 થી કોઈ વ્યક્તિ દ્વારા એકમ વીજભાર ને ખસેડવા માટે કરવું પડતું કાર્ય છે અને તે પાથથી સ્વતંત્ર છે અને તેથી જ હું સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરી શકું છું તેથી હવે આપણે સમજી શકીએ તે એ છે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તફાવત ઇલેક્ટ્રિક ક્ષેત્ર દ્વારા બાહ્ય એજન્સી અથવા બાહ્ય બળ દ્વારા કરવામાં ન આવે તેવા કામ માટે સમકક્ષ છે ચાલો આપણે તેને ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં એકમ ચાર્જને બિંદુ 1 થી 2 માં ખસેડવા માટે એજન્સી લખીએ અહીં નોંધ લો કે જો હું આ બંનેમાં સતત ઉમેરું છું તો પણ તે તફાવત સમાન છે અને તેથી આ સ્થિતિમાન માત્ર એક અચળાંક સુધી વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે કારણ કે છેવટે તો આપણે જાણીએ છીએ કે કાર્ય અથવા તો આ સ્થિતિમાન તફાવત એ ભૌતિક રાશિ છે તેથી સ્થિતિમાનમાં અચળાંક ઉમેરવાથી કોઈ ફરક પડતો નથી અને તેથી ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિતિમાન વ્યાખ્યાયિત થાય છે જેનો અર્થ અચળાંક થાય છે V E dl તેનો અર્થ એ કે હું તેમાં કોઈપણ અચળાંક ઉમેરી શકું છું અથવા બાદ કરી શકું છું અને ભૌતિકશાસ્ત્રમાં કોઈ ફેરફાર થતો નથી આપણે જે જોયું તે એવું છે કે આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડના કામ સાથે સંબંધિત સ્થિતિમાન તફાવત છે તેમજ સ્થિતિમાનની દ્રષ્ટિએ વ્યસ્ત સંબંધ વિશે તેને વ્યક્ત કરું છું તમે પહેલેથી જ જોઈ શકો છો કે V એ સંકલન છે તે કોઈ પ્રકારનું વ્યુત્પન્ન હોવું જોઈએ અને આ ક્રમશ ગ્રેડીયેન્ટનો વિચાર રજૂ કરે છે તેથી ચાલો બિંદુ 1 ની નજીકના એકબીજાથી નજીક આવેલા બે પોઇન્ટ લઈએ બિંદુ 1 જે x y z પર છે અને બિંદુ 2 x x y y zz પર છે પછી V E dl Ein terms of potential V2V1 VxxyyzzV1 ∂V∂xx ∂V∂yy ∂V∂zz આમ બિંદુ 1 અને 2 ની વચ્ચે x y z x x y y zz તેથી V2V1 ∂V∂xx ∂V∂yy ∂V∂zz E xyz xxyyzz ExxEyyEzz હું x0 y0 z0 અથવા અન્ય કોઇ સંયોજન લઈ શકું છું આ રીતે V2V1 VxxyyzzV1 ∂V∂xx ∂V∂yy ∂V∂zzExxEyyEzz અને ત્યારથી તેથી તે સૂચવે છે કે Ex ∂V∂x Ey ∂V∂y Ez ∂V∂z અને હવે આપણે Vની કિંમતો મેળવવીએ VE lE xxyyzz અહિ Vઆગળ ઋણ નિશાની આવશે કારણ કે V2V1 ∂V∂xx ∂V∂yy ∂V∂zz V l l xxyyzz અને ગ્રેડીયેન્ટ માટે લખીએ તો VE lE

l x∂xy∂yz∂zlxxyyzz આ મને આપે છે કે E ઇલેક્ટ્રિક ફીલ્ડ જે V ના નેગેટીવ ગ્રેડીયેન્ટ સિવાય બીજું કંઈ નથી E V આ આપણે જે પહેલાં શીખ્યા હતા તેનાથી વ્યસ્ત સંબંધ છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે ગ્રેડીયેન્ટ ઓપરેટર અને v અને E ભૌમિતિક રીતે કેવી રીતે સંબંધિત છે તે વિશે થોડીક બાબતો શીખીશું